સોલાર સેલના PV સેલ્સ જો તેને ઉપયોગી થવું હોય તો તેનો ઉપયોગ પાવર એપ્લિકેશનમાં થઈ શકે છે પાવરમાં વધારો કરવાની જરૂર છે જેનો અર્થ એ છે કે વોલ્ટેજ વધારે હોવો જોઈએ 0 6V કરતા પણ વધારે કરંટ વધારે હોવો જોઈએ તેથી આ માટે PV સેલ ઘણા PV સેલ્સ મોડ્યુલ પર પહોંચવા માટે સિરીઝ અથવા પેરેલલ અથવા બંને ના કોમ્બિનેશન માં જોડાયેલ હોવા જરૂરી છે હવે આ થઈ શકે છે શું આપણે PV સેલ્સને સીધા સિરીઝમાં કનેક્ટ કરી શકીએ છીએ શું આપણે PV સેલ્સને સીધા પેરેલલમાં કનેક્ટ કરી શકીએ છીએ જો PV સેલ્સનો એક સેટ બીજા સેટના સંદર્ભમાં અલગ કેરેક્ટરીસ્ટિકસ ધરાવે તો શું થાય શેડિંગને કારણે આવું થવાની સંભાવના છે જો ત્યાં શેડ અથવા શેડો છે જે મોડ્યુલના ભાગ પર પડે છે પછી કેટલાક PV સેલ્સ પાસે મોડ્યુલનાં અન્ય ભાગોની તુલનામાં ઓછું ઇન્સ્યુલેશન હશે તેથી આવી સ્થિતિ હેઠળ પરિણામી કેરેક્ટરીસ્ટિકસ IV કેરેક્ટરીસ્ટિકસનું શું થાય છે અથવા શું આ નોન આયડેન્ટીકલ સેલ્સ સિરીઝ અથવા પેરેલલમાં કનેક્ટેડ થઈ રહ્યા છે જેની આખા મોડ્યુલ અથવા વ્યક્તિગત સેલ પર હાનિકારક અસર થઈ રહી છે શું આપણે કોઈ રક્ષણાત્મક પગલાં લઈ શકીએ છીએ આ કેટલાક મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા કરવાની જરૂર છે તે અભ્યાસને સમજવા અને હલ કરવાની જરૂર છે તેથી આ તે છે જે આપણે હમણાં ચર્ચા કરીશું તો ચાલો પહેલા સિરીઝમાં કનેક્ટિંગ સેલ્સ લઈએ તેથી સિરીઝમાં સેલને જોડતા ચાલો આપણે ફક્ત બે જ સેલ્સ લઈએ અને જુઓ કે આપણે તેમને સિરીઝમાં કેવી રીતે કનેક્ટ કરીશું તેથી આપણે જાણીએ છીએ કે PV સેલને આ ફેશનમાં રજૂ કરવામાં આવે છે પછી તમે એક સેલ લો પછી બીજો સેલ લો હવે આ 2 સેલ્સ જો આપણે તેમને સિરીઝમાં કનેક્ટ કરવું છે તો આપણે શું કરશું કે આ બે ટર્મિનલ્સને કનેક્ટ કરીશું તેથી આ પ્રથમ પીવી સેલ માટે આ છે અને બીજા સેલ માટે અને અલબત્ત તમે એક બાહ્ય લોડ જોડો છો અને હું હમણાં માટે તેને એક સરળ રઝીસ્ટીવ લોડ તરીકે રજૂ કરીશ તે કોઈપણ લોડ હોઈ શકે છે જે PVસેલ માટે સુસંગત હોય તેથી આપણે આના જેમ લોડને કનેક્ટ કરીશું અને આપણને ટર્મિનલ કેરેક્ટરીસ્ટિકસ પરિણામી ટર્મિનલ કેરેક્ટરીસ્ટિકસમાં રસ છે તેથી આ પરિણામી ટર્મિનલ વોલ્ટેજ V T છે એને સેટ કરીએ અને આ પરિણામી ટર્મિનલ કરંટ iT છે હું આને T તરીકે કહીશ અને ચાલો આપણે આનાં સંદર્ભે કહીએ તેથી આપણી પાસે વ્યક્તિગત સેલ છે જે હું કહીશ કે VT1 ધરાવતો હોય અને બીજો સેલ VT2 ધરાવતો હોય અને જ્યારે તમે તેને સિરીઝમાં જોડો છો તમે નિરીક્ષણ કરો કે બંને સેલ્સનો કરંટ સમાન હોવો જોઈએ અને તે iT હોવો જોઈએ તેથી અહીં કનસ્ટ્રેઈન્સ છે કે iT1 iT2 જે iT બરાબર છે કારણ કે તેઓ સિરીઝમાં જોડાયેલા છે હવે iT1 અને iT2 શું છે તો હું કહીશ કે આ iT2 છે અને હું આને iT1 તરીકે કહીશ જ્યાં સુધી કરંટ સંબંધિત વાત છે તેઓ સિરીઝમાં છે iT1 iT2 iT અને વોલ્ટેજના સંદર્ભમાં VT1VT2 બરાબર VT છે હવે આ બંને કનસ્ટ્રેઈન્સ છે જે અહીં વચ્ચે તે જોડાણ હોવાને કારણે લાગુ પડે છે તેથી આ બે PV સેલ્સનું સિરીઝ જોડાણ છે ચાલો હવે આ બ્લોક PV સેલ સિમ્બોલ્સને PV સેલના એપ્રોક્ષીમેટ મોડેલ સાથે બદલવાનો પ્રયાસ કરીએ જેથી આપણે કરંટ અને વોલ્ટેજની રમતને વધુ સ્પષ્ટ રીતે સમજીએ આ એક PV સેલ મોડેલ છે આ VT ટર્મિનલ વોલ્ટેજ છે આ iT કરંટ છે જે ટર્મિનલ માંથી વહેશે જો ટર્મિનલ પર કોઈ લોડ જોડાયેલ હોય RS એ સિરીઝ રઝીસ્ટન્સ છે અને RSH એ શન્ટ રઝીસ્ટન્સ અથવા શન્ટ નોન આયડયાલીટી છે જનરાલીટી ગુમાવ્યા વિના આપણે આ બે નોન આયડયાલીટીઝને દૂર કરી શકીએ છે જેથી સિરિઝ અને પેરેલેલીંગ અસર સમજવામાં ખૂબ સરળ બને છે અને તેથી આપણે પ્રથમ આ વસ્તુઓ દૂર કરવાનો પ્રયાસ કરીએ આ હવે PV સેલનું એક વધુ આદર્શ મોડેલ બની ગયું છે ચાલો PV સેલના આ મોડેલને PV સેલ સિમ્બોલિક બ્લોકમાં મુકીએ જેનો આપણે ઉપયોગ કર્યો છે અને PV સેલની સિરીઝ અને પેરેલલ અસર સમજવાનો પ્રયાસ કરીએ હવે આ સિરીઝ સર્કિટમાં ચાલો PV સેલ સીમ્બોલને આદર્શ PV સેલ મોડેલ સાથે બદલીએ આ મોડેલ સાથે સીમ્બોલને બદલતા તમે જોશો કે PV સેલ 1 બદલાઈ ગયો છે અને સર્કિટ આ રીતે બને છે હવે જો આપણે PV સેલ 2 ને પણ મોડેલ આદર્શ મોડેલ સાથે આ રીતે બદલીએ આપણી પાસે આના જેવી બે સર્કિટ છે બંને સીમ્બોલ આદર્શ મોડેલો દ્વારા બદલાયા છે હવે આ સર્કિટ કન્ફિગરેશન સાથે તે સિરિઝ કનેક્શન સમજવું વધુ સરળ બનશે ચાલો જોઈએ કે 2 સિરિઝ સેલ્સ કેવી રીતે કાર્ય કરે છે અને આ 2 સિરિઝ સેલ્સની પરિણામી IV કેરેક્ટરીસ્ટિકસ શું હશે હવે આ તે સર્કિટ છે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે અને આપણને I versus VT કેરેક્ટરીસ્ટિકસ જોવામાં રસ છે આ માટે ચાલો x અને y એક્સીસ દોરીએ x એક્સીસ એ VT ની વોલ્ટેજ એક્સીસ છે તે સંયુક્ત સિસ્ટમ અક્રોસના ટર્મિનલ વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે y એક્સીસ એ કરંટ એક્સીસ છે તેથી આ IV એક્સીસ ટર્મિનલ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરે છે હવે ચાલો જોઈએ કે કેરેક્ટરીસ્ટિકસ કેવી છે જે Voc1 અને Ioc1 ધરાવે છે તે PV સેલ1નું પ્રતિનિધિત્વ કરે છે હવે બીજી કેરેક્ટરીસ્ટિકસ જે PV સેલ 1 ની કેરેક્ટરીસ્ટિકસ પર મુકવામાં આવે છે તે PV સેલ 2 ની કેરેક્ટરીસ્ટિકસ છે PV સેલ 2 કેરેક્ટરીસ્ટિકસને PV સેલ 1ની કેરેક્ટરીસ્ટિકસ જેવી જ લેવામાં આવે છે જેમાં સરખો VOC1 અને VOC 2 અને ISC2 એ ISC1જેટલો જ લેવામાં આવે છે હવે આ બે સેલ કેરેક્ટરીસ્ટિકસ કમ્બાઇન કોમ્બિનેશનની કેરેક્ટરીસ્ટિકસ મેળવવા માટે PV સેલ 1અને PV સેલ 2 કેરેક્ટરીસ્ટિકસને કમ્બાઇન કરવા માં આવે છે હવે આપણે કહીએ કે આ સંયુક્ત સિસ્ટમનો એક ઓપરેટિંગ પોઈન્ટ છે અને આ કનસ્ટ્રેઈન્સ દ્વારા મેળવવામાં આવે છે કોમ્બિનેશનનો વોલ્ટેજ એ દરેક વ્યક્તિગત વોલ્ટેજના સરવાળા જેટલો છે જે PV સેલ 1 વોલ્ટેજ પ્લસ PV સેલ 2 વોલ્ટેજ છે તેથી જો તમે x એક્સીસ લો ત્યાં છે ઓપરેટીંગ પોઇન્ટ Voc1 અને Voc2 ઉમેરશે અને તમને આ ઓપરેટીંગ પોઇન્ટ મળશે તેવી જ રીતે બીજો ઓપરેટીંગ પોઇન્ટ મળશે કેમ કે બંને સેલમાંથી વહેતો કરંટ સરખો છે આ એક આ પોઇન્ટે હશે જે બીજું ઓપરેટિંગ પોઈન્ટ છે તેથી તમારી પાસે બે ઓપરેટિંગ પોઇન્ટ છે ચાલો અહીં બતાવ્યા પ્રમાણે સરળ રીતે આ બે ઓપરેટિંગ પોઇન્ટ્સને કેરેક્ટરીસ્ટિકસમાં ભેગા કરીએ તેથી આ લીલો ભાગ એ સિરીઝમાં બે PV સેલ્સની સંયુક્ત કેરેક્ટરીસ્ટિકસ હશે અને મારે એ નોંધવું જોઇએ કે આ એક ત્રિવિયલ સોલ્યુશન છે જેમાં ઘણી સમસ્યાઓ છે બે PV સેલ્સની કેરેક્ટરીસ્ટિકસ સમાન નહીં હોય તે ક્યારેય સમાન કેરેક્ટરીસ્ટિકસ નહીં હોય અને આપણે આવા કિસ્સાઓમાં શું થાય છે તે જોવાની જરૂર છે